તો આ આ કોર્સનો છેલ્લો ભાગ છે તેથી હવે DC મોટર્સનું સ્પીડ કંટ્રોલ ખરેખર શોધેલ વસ્તુઓ ખૂબ સરળ છે તેથી ઉદાહરણ તરીકે આપણે જાણીએ છીએ કે બેક Emf ∅ Z small n by 60 P by A હું ક્યાંક N નો ઉપયોગ કરી શકું છું પરંતુ તે જ વસ્તુ છે તેથી કૌંસમાં તે લખાયેલું છે નાના n N તેથી કોઈ મૂંઝવણ નહીં અને Eb ખરેખર જાણે કે બેક Emf Eb V આર્મેચર સર્કિટમાં ડ્રોપ તે આર્મેચર સર્કિટમાં વોલ્ટેજ ડ્રોપ છે જે ∅ ra છે આ માટે તે જોવામાં આવશે કે DC મોટરની ગતિ નીચેની પદ્ધતિઓ દ્વારા બદલી શકાય છે એક મોટરના આર્મચર પર લાગુ વોલ્ટેજને અલગ કરીને જે V છે તે ખરેખર તેમાં આપેલ વોલ્ટેજ બદલાઈ શકે છે બીજી વસ્તુ એમેટર સર્કિટમાં આર્મચરમાં લાગુ વોલ્ટેજ ઘટાડવા માટે રેસિસ્ટન્સદાખલ કરીને છે ત્યાં આર્મચર કરંટ ને બદલીને અને ત્રીજી રીત એ કે ફીલ્ડ કરંટ ને બદલીને ફિલ્ડ ફ્લક્ષ નું બદલાવું આ 3 વિવિધ રીતો છે જેનાથી ખરેખર DC મોટરની સ્પીડ બદલી શકાય જો તમે DC શંટ મોટર ના સ્પીડ કંટ્રોલ ને જુઓ તો ડીસી શંટ મોટરના સ્પીડ કંટ્રોલની સૌથી સામાન્ય પદ્ધતિ એ છે તેના ફિલ્ડ સ્ટ્રેન્થ ને કંટ્રોલ કરવા માટે ફિલ્ડ રેગુલેટિંગ રેસિસ્ટન્સ ને વ્યવસ્થિત કરીને કરી શકાય છે તેથી જો ખરેખર સર્કિટ જુઓ કે આ ફિલ્ડ લીનિંગ છે અને એક વધારાનો રેસિસ્ટન્સ જોડાયેલ છે આ એક વેરીએબલ રેસિસ્ટન્સ છે જો ખરેખર આ રેસિસ્ટન્સ બદલાય છે તો તે ફિલ્ડ નો કરંટ બદલાશે ઉદાહરણ તરીકે ધારો કે આ રેસિસ્ટન્સ Rf છે માની લો આ Rf છે તેથી તેને Rf કહો આ ફિલ્ડ રેસિસ્ટન્સ Rf છે જો તમે ખરેખર ફિલ્ડ કરંટ શોધવાનો પ્રયત્ન કરો તો ∅ V Rf Rf થશે આ Rf કોઈપણ રીતે સ્થિર છે આ ફિલ્ડ વિન્ડિંગના સર્કિટ નો ફિલ્ડ રેસિસ્ટન્સ છે અને આ Rf જેને વેરીએબલ રેસિસ્ટન્સ કહે છે તેથી જો ખરેખર આ રેસિસ્ટન્સ કુદરતી રીતે બદલાઇ શકે છે તો ફીલ્ડ કરંટ ઘટશે કારણ કે ખરેખર કેટલાક રેસિસ્ટન્સ ઉમેરવામાં આવશે તો ફીલ્ડ કરન્ટ ઘટશે તેથી તે રીતે જે ખરેખર કહે છે તેનો અર્થ એ કે ફ્લક્ષ એ ફિલ્ડ કરંટ ના પ્રમાણસર છે તેથી સ્વાભાવિક રીતે કે જેને ખરેખર ફ્લક્ષ કહે છે તે પણ ઘટશે પરંતુ તે સ્થિતિમાં અમે લાક્ષણિકતા જોશું કે કેવી રીતે ફિલ્ડ કરંટ ઘટે છે અને સ્પીડ વધે છે જો ફિલ્ડ કરંટ વધે છે માફ કરશો જો ફિલ્ડ કરંટ વધે છે તો પછી ફ્લક્ષ પણ તે કિસ્સામાં વધે છે અને તે કિસ્સા માં તેની વિરુદ્ધ થાય છે તેથીફિલ્ડ એ ∅ છે અને ફિલ્ડ કરંટ ∅ એ ∅ ના પ્રમાણસર છે તેથી આ હમેશા ધ્યાન માં રાખો તેથી તે કિસ્સામાં શું થશે આપણે જાણીએ છીએ કે આ સર્કિટ કનેક્શન્સ છે અને ફ્લક્સ અથવા ∅ આ હોઈ શકે છે ∅ અથવા આ હોઈ શકે ∅ વચ્ચેનો સંબંધ કારણ કે ફ્લક્સ એ ∅ ના પ્રમાણસર છે સ્પીડ n ઉપરની આકૃતિમાં બતાવવામાં આવે છે આ પદ્ધતિમાં વેરીએબલ રેસિસ્ટન્સ શંટ ફિલ્ડ સાથે શ્રેણીમાં જોડાયેલ છે જે આ આકૃતિમાં છે આ મેં ખરેખર બતાવ્યું કે આ આકૃતિ છે તેથી જ્યારે લાગુ વોલ્ટેજ બદલાતો નથી આ સ્પીડ ખરેખર ફ્લક્ષ ના વિપરિત પ્રમાણસર હોય છે અને બેક Emf ને કોંસ્ટંટ માનવામાં આવે છે એટલે કે આ સમીકરણ આપણે આ સમીકરણ જાણીએ છીએ કે Eb બેક Emf KK∅n લખી શકાય તેથી K એ કોંસ્ટંટ છે અને આ ફ્લક્ષ છે જે I ના પ્રમાણસર છે જો ખરેખર તેને ફિલ્ડ કરંટ કહે છે તેથી આપણે આ જાણીએ છીએ તેથી અહીં તે છે જેને આ કહે છે તે આ સમીકરણ છે આ તે છે Eb આ સમીકરણ અને જો Eb K ∅ n તેથી અહીં એવું લખ્યું છે કે જ્યારે લાગુ વોલ્ટેજ બદલાતો નથી આ સ્પીડ ખરેખર ફ્લક્ષ ના વિપરિત પ્રમાણસર હોય છે બેક Emf ને કોંસ્ટંટ માનવામાં આવે છે તેનો અર્થ એ કે Eb બેક emf K ∅ n તેથી જો ખરેખર આપેલ વોલ્ટેજ કોંસ્ટંટ હોય છે તો પછી Eb પણ કોંસ્ટંટ બની શકે છે ત્યારે એમ પણ બની શકે છે કે n ખરેખર ફ્લક્ષ ના વિપરિત પ્રમાણસર હોય છે ફ્લક્ષ એ ∅ ના પ્રમાણસર હોય છે તેનો અર્થ એ છે કે n ફ્લક્ષ ના વિપરિત પ્રમાણસર હોય છે જો ફિલ્ડ કરંટ વધે છે n ઘટે છે અને ઊલટું તેથી તેથી જ આ લાક્ષણિકતા એક લંબચોરસ હાયપરબોલાની જેમ છે તે જેવી લાગે છે તો આ n rpm છે અને આ ફીલ્ડ કરંટ છે તેથી આ લાક્ષણિકતા છે આગળ છે આ રીતે શંટ ફિલ્ડ માં રેસિસ્ટન્સ વધારવાથી શંટ કરંટ ઘટે છે ફ્લક્ષ ઘટે છે અને સ્પીડ માં વધારો થાય છે કારણ કે તેનાથી વિપરિત પ્રમાણસર છે તે જ રીતે શંટ ફિલ્ડ માં રેસિસ્ટન્સ ઘટાડવાથી શંટ ફિલ્ડ કરંટ વધે છે ફ્લક્ષ વધે છે અને અને સ્પીડ માં ઘટાડો થાય છે આ એક પદ્ધતિ છે બીજું તે છે કે આર્મચર રેઝિસ્ટર કંટ્રોલ પદ્ધતિ આ પદ્ધતિમાં ખરેખર અહીં રેઝિસ્ટર છે તે શ્રેણીમાં આર્મચર સર્કિટ સાથે શામેલ કરવામાં આવે છે આ સાથે R છે આ R તે છે કે અહીં રેઝિસ્ટર દાખલ કરવામાં આવે છે અને આર્મચર રેઝિસ્ટર એટલે કે તે ra છે નાના ra છે અને આ ફિલ્ડ કરંટ છે અહીં કંઈ નથી તેથી આર્મેચર સર્કિટમાં રેઝિસ્ટર વધારો એટલે કે આ બેક Emf છે તેથી જો ખરેખર KVL આ સર્કિટમાં લાગુ પડે છે ને ખરેખર Eb V Ia R ra ra મળશે ra આર્મેચર રેઝિસ્ટર છે તેથી આર્મચર સર્કિટ માં રેઝિસ્ટર વધારો કે તે આ તે છે જો ખરેખર આ R વધારવામાં આવે તો ડ્રોપ વધે તેથી Eb ખરેખર ઘટશે અને મોટરની સ્પીડ માં ઘટાડો થશે કારણ કે બેક emf કારણ કે આ કિસ્સામાં બેક emf K ∅ n તો અહીં શું થઈ રહ્યું છે કારણ કે અમે તે રેઝિસ્ટર R દાખલ કર્યો છે તેથી આ ડ્રોપ તેથી વધશે Eb ઘટશે તેથી તે કિસ્સામાં ફિલ્ડ કરંટ ∅ કોંસ્ટંટ રહે છે કારણ કે તેનાથી કશું જ જોડાયેલ નથી આ વોલ્ટેજ V કોંસ્ટંટ રહે છે તેથી તે કિસ્સામાં ∅ પણ કોંસ્ટંટ છે તેથી Eb n અથવા સ્પીડના ઘટાડાને કારણે પણ ઘટાડો થશે તેથી લગભગ રેખીય રીતે તે અલગ હોવું જોઈએ તેથી આ કિસ્સામાં આ પદ્ધતિ દ્વારા શું થશે મોટરની ગતિ માત્ર ઘટાડી શકાય છે ખરેખર તે વધારી શકતી નથી કારણ કે આ Eb ઘટતું જાય છે ખરેખર આ વસ્તુ આ કરી શકતી નથી કારણ કે ખરેખર r ઉમેર્યો છે તેથી Eb ઘટી રહી છે તેથી આ પદ્ધતિ દ્વારા માત્ર ગતિ ઓછી થઈ શકે છે તેથી આ લાક્ષણિકતા ખરેખર સરળતાથી દોરી શકાય છે હવે બીજો એક એ DC સીરીઝ મોટરનું સ્પીડ કંટ્રોલ છે હવે આ શંટ છે તેથી ત્યાં ખરેખર કંઈ નથી ખરેખર આને રેઝિસ્ટન્સ R અને ra મૂકો કારણ કે ત્યાં વોલ્ટેજ ડ્રોપ રહેશે અને ફીલ્ડ કરંટ કોંસ્ટંટ રહેશે તેથી બેક Emf માં તેથી ઘટાડો થશે સ્પીડ ઓછી થશે તેથી આ પદ્ધતિ ખરેખર ફક્ત તે જ કરી શકે છે તે ખરેખર ફક્ત મશીનની સ્પીડ ઘટાડી શકે છે હવે આગળ DC સીરીઝ મોટરનું સ્પીડ કંટ્રોલ છે DC સીરીઝ મોટર ફિલ્ડ વિન્ડિંગ છે આપણે જોયું છે તે આર્મચર સાથેની શ્રેણીમાં છે પરંતુ આ તે શું છે જે ખરેખર T1 વેરીએબલ રેઝિસ્ટર ને જોડે છે આપણે જેને ડાયવર્ટર કહ્યું છે જે આ ફોલ્ડ ની વિન્ડિંગની પેરેલલ છે તેથી જે રીતે ખરેખર અભ્યાસ કર્યો છે DC સર્કિટ વિશ્લેષણ માટે સરળ સર્કિટ છે તેથી આ એક વેરીએબલ છે કે તરત જ તેને જોડો આનો એક ભાગ એ કુલ આર્મચર કરંટ છે આ એક કરંટ ∅ છે અને તેજ કરંટ જઈ રહ્યો છે આ કરંટ નો કેટલોક ભાગ ∅ માથી પસાર થઈ રહ્યો છે અને કેટલોક ભાગ ફિલ્ડ વાઇંડિંગ માથી પસાર થઈ રહ્યો છે તેનો અર્થ એ કે ∅ ∅ I suffix a If I ∅ તેથી મૂળભૂત રીતે ડાયવર્ટર ઉમેરીને ફિલ્ડ કરંટ ને નિયંત્રિત કરી શકાય છે ડાયવર્ટરનો અર્થ એ છે કે કરંટ નો ભાગ આ વેરીએબલ રેઝિસ્ટર દ્વારા વાળવામાં આવે છે ખરેખર આ બદલાઈ શકે છે તેથીડાયવર્ટર નો ઉપયોગ કરીને સિરીજમોટરનું આ સ્પીડ નિયંત્રણ કરી શકાય છે તેથી સિરીજમોટર ની ગતિને નિયંત્રિત કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ આપેલ કરંટ ને બદલી ને ફિલ્ડ ના ફ્લક્ષ ને બદલી શકાય છે કારણ કે આપેલ કરંટ નો અર્થ ફિલ્ડ કરંટ છે અહીં રેગુલેટિંગ રેસિસ્ટન્સ ફિલ્ડ ના વિન્ડિંગની સાથે પેરેલલ જોડાયેલા છે આ ડાયવર્ટર રેસિસ્ટન્સ ને વ્યવસ્થિત કરીને ડાયવર્ટર તરીકે ઓળખાય છે ફિલ્ડ કરંટ ને ઇચ્છિત ભાગના મુખ્ય કરંટ દ્વારા ડાઇવર્ટ કરી શકાય છે તેથી આ મુખ્ય કરંટ છે તેથી કરંટ નો ભાગ આમાંથી પસાર થઈ શકે છે ફીલ્ડ કરંટ ખરેખર ઘટશે તેથી હવે આ એક રીત છે બીજી રીત એ છે કે વૈકલ્પિક ગોઠવણી તરીકે ટેપ કરેલ ફિલ્ડ કંટ્રોલ ની મદદ થી સિરીજફિલ્ડ ટર્ન્સ બદલી શકાય છે આ કિસ્સામાં શું થાય છે આ સિરીજફીલ્ડ છે આ મૂળભૂત રીતે સિરીજફીલ્ડ છે અહીં ઘણી જગ્યાએ ટેપ્ડ થયેલ છે તેને ટેપ્ડ કરવામાં આવે છે જો ખરેખર આ ટેપ્ડ ને કુદરતી રીતે જોડાય છે જેને ખરેખર આ કહે છે તે પાથ છે તે અનુસરે છે જેને ખરેખર આ પાથ કહે છે તે અનુસરે છે અને જો ખરેખર મેં અહીં ચિહ્નિત કર્યા નથી A1 A2 છે અને આ છે અહીંથી અહીં આ ટેપ ને બદલાતા ખરેખર ફિલ્ડ માના કરંટ ને નિયંત્રિત કરી શકાય છે તેથી આ રીતે આને ટેપ્ડ ફીલ્ડ કંટ્રોલ પણ કહેવામાં આવે છે આ રીતે તે ખરેખર તેને નિયંત્રિત કરી શકે છે જે સિરીજમોટરની ગતિને નિયંત્રિત કરે છે તેથી સંપૂર્ણ ગાણિતિક વિગતો અને બીજી વસ્તુ માત્ર પ્રથમ વર્ષના સ્તરે રાખવી હવે નંબર 3 કે જો કોઈ રેસિસ્ટન્સ કનેક્ટ થયેલ હોય તો સિરીજ મોટર આર્મચર સર્કિટ સાથે સિરીજમાં જોડાયેલ હોય રેસિસ્ટન્સ ને બેક Emf તરીકે બદલી ને મોટરની સ્પીડ ઘટાડી શકાય છે જે હું અહીં કહું છું જો ખરેખર T1 રેઝિસ્ટન્સ ને ફિલ્ડ વિન્ડિંગ સાથેની સિરીજ માં મૂકી દો કારણ કે બંને સિરીજ માં છે મારો અર્થ એ છે કે આ સાથે આ એક છે આ એક છે આ આ આર્મચર રેઝિસ્ટન્સ ra છે આર્મચર અને આ Rse છે આ Rse છે અને આ R છે તેથી બેક Emf એ V ∅ R Rse ra આ Rse એ સિરીજ ફિલ્ડ વિન્ડિંગ રેઝિસ્ટન્સ છે તેથી તે કિસ્સામાં આપણે એક રેઝિસ્ટન્સ R ઉમેરી રહ્યા છીએ તેથી આ કિસ્સામાં પણ આર્મચરની ગતિ R દ્વારા ઘટાડી શકાય છે જો ખરેખર આમ કરવું હોય તો બેક Emf ઘટી રહ્યું છે તેથી બેક Emf ના રેઝિસ્ટન્સ ને ગોઠવી ને સર્કિટ માં રેઝિસ્ટન્સ વધારીને સ્પીડ ઘટાડી શકાય છે તેથી જો ખરેખર જે ખરેખર સર્કિટ માં રેઝિસ્ટન્સ વધારો તો તેથી કુદરતી રીતે બેક Emf ઘટશે તેથી તે રીતે સ્પીડ ઓછી કરી શકાય છે તેથી શંટ મોટરમાં આર્મર કંટ્રોલની જેમ તેથી આગળ DC મોટર અથવા શંટ મોટરના રોટેશન નું વિપરીત છે ધારો કે આ શંટ મોટર F1 F2 નું જોડાણ છે F2 એ ફીલ્ડ ટર્મિનલ A1 A2 આર્મેચર ટર્મિનલ છે તેથી જો ખરેખર જોઈતું હોય તો અહી આ બતાવેલ છે કે F1 F1 F2 ને શું કહે છે હવે જો ખરેખર બદલવા હોય મારો અર્થ ટર્મિનલ બદલાવા હોય તો આ આકૃતી જુઓ અહી F1 F2 જોડાયેલ છે પરંતુ હવે આ બિંદુ અહીં જોડાયેલ છે અને આ બિંદુ અહીં જોડાયેલ છે તેનો અર્થ એ કે આ દિશા અથવા પહેલા કે જેને તમે કરંટ કહો છો તે F1 થી F2 ક્ષેત્રમાં વહેતો હતો આ જોડાણ F2 થી F1 તરફ વહી રહ્યું છે અને ટોર્ક એ ∅ ∅ ના ગુણાકાર ના પ્રમાણસર છે અને ∅ એ ફિલ્ડ કરંટ ના પ્રમાણસર છે તેથી તે કિસ્સામાં શું થશે તે ફિલ્ડ વિન્ડિંગ નો કરંટ રીવર્સછે તેથી મશીન અહીં વિરુદ્ધ દિશામાં ફરશે તેને ક્લોકવાઇસ માં દર્શાવવામાં આવ્યું છે તેથી અહીં તે વિપરીત દિશામાં ફરશે ખરેખર એકમાત્ર ફિલ્ડ કરેક્શન ફિલ્ડ વિન્ડિંગ કરેક્શન ને રીવર્સકરે છે હવે જો ખરેખર એક બીજાની આપલે થાય તો હવે ફિલ્ડ ને F1 જેટલું રાખો હવે આર્મેચર કનેક્શનને બદલો એનો અર્થ એ કે અહીં ટર્મિનલ હું A2 માં આવરી લીધો છું અને 1 I ને A1 માં છે ફક્ત આપણે આ બંને ને એકબીજા સાથે બદલી નાખ્યો છે આ બંને જોડાણ A1 A2 એ કિસ્સામાં રીવર્સ છે જેને ખરેખર આર્મચર કરંટ ની દિશા કહે છે તે બદલાઈ ગઈ છે પરંતુ ફિલ્ડ કરંટ ની દિશા સમાન રહે છે તેથી મશીન વિરુદ્ધ દિશામાં ફરશે તેથી તે કાં તો ખરેખર ફિલ્ડ કનેક્શન ની બદલી છે અથવા ખરેખર આર્મચર કનેક્શનની બદલી તે એવી રીતે હશે કે જેથી મશીન રીવર્સ દિશામાં ફરશે પરંતુ જો ખરેખર બંને F1 F2 અને A1 A2 બદલાશે તો બંને મશીન એક જ દિશામાં ફરશે કારણ કે ટોર્ક જે પ્રમાણસર છે તે જ ખરેખર ∅ ∅ ના ગુણાકાર બરાબર છે તેથી આ કેસ માં ∅ એ ∅ ના પ્રમાણસર છે તેથી બંને ∅ અને આર્મચર કરંટ ની દિશા બદલાઈ ગઈ છે તેથી મશીન તે જ દિશામાં ફરશે તેથી તેનો અર્થ એ કે જો ખરેખર આમાંથી કોઈ એક ખરેખર બદલાયેલું હશે તો મશીન વિરુદ્ધ દિશામાં ફરશે પરંતુ જો ખરેખર બંને બદલાશે તો મશીન વિરુદ્ધ દિશામાં જે આપણે કહીયે છીએ તે દિશા માં ફરશે જો ખરેખર બંને બદલાય છે તો મશીન એક જ દીશા માં ફરશે અને બીજી વસ્તુ એ ટર્મિનલ વોલ્ટેજ છે જો આ ટર્મિનલ વોલ્ટેજ ધારો તો આ છે આ છે જો ખરેખર આ ટર્મિનલ ને બદલી નાખીએ તો માની લો જો I કનેક્ટ થયેલું છે સાથે અને જો I એ મશીન સાથે કનેક્ટ થયેલ હોય તો તે જ દિશામાં પ્રયોગશાળામાં ફરશે ખરેખર સરળતાથી ચકાસી શકાય છે કારણ કે જો ખરેખર ફિલ્ડ કરંટ અને આર્મચર કરંટ ની અદલાબદલી કરીયે તો બંને દિશા બદલાશે તેથી આખરે ટોર્ક એ ∅ ∅ બંને પ્રમાણસર છે તેનો અર્થ એ કે સામાન્ય રીતે ટોર્ક એ ફિલ્ડ ના કરંટ અને આર્મચર કરંટ ના ગુણાકાર માટે પ્રમાણસર છે તેથી બંને દિશાઓ બદલાઈ રહી છે તેથી મશીન ખરેખર તે જ દિશામાં ફરશે છે તેથી જો ખરેખર આ પોલારીટી ની અદલાબદલી થાય તો તે એક જ દિશામાં ફરશે જો ખરેખર બંને ફીલ્ડ અને આર્મચર ની અદલાબદલી થાય તો તે એક જ દિશામાં ફરશે પરંતુ ફીલ્ડ અથવા આર્મચર ની અદલાબદલી થાય તો વિપરીત દિશા માં ફરશે તેથી આ ખૂબ જ સરળ વસ્તુ છે તેથી હવે સિરીજમોટર માટે પણ F1 F2 છે ત્યાં A1 A2 છે અને સિરીજમોટર માટે ∅ ફીલ્ડ કરન્ટ જો ખરેખર અદલાબદલી અથવા દીશા રીવર્સ માં આવે તો આ બિંદુ F2 થી જોડાયેલ છે અને આ બિંદુ T2 એ F1 સાથી જોડાયેલ છે ફિલ્ડ કરંટ એ આર્મેચર કરંટ ધ્વારા ફિલ્ડ વિંડિંગ કે F1 થી F2 વિપરીત અદલાબદલી થાય છે તો તે F2 થી F1 પર ખસેડશે તેથી આ રીતે જેને ખરેખર દિશા કહે છે તે અહીં બદલી શકાય છે તે અહી ક્લોક વાઇસ બતાવી રહ્યું છે દિશા એન્ટિ ક્લોક વાઇસ બતાવી રહી છે ખરેખર ફિલ્ડ કરંટ ની દિશાને રીવર્સ કરી રહી છે તેવી જ રીતે ખરેખર આ કિસ્સામાં પણ આર્મચર કરંટ ની દિશાને રીવર્સ કરી રહી છે તેથી અહીં ખરેખર રીવર્સ થાય છે ત્યારે આ કિસ્સામાં પણ મશીન રીવર્સ દિશામાં ફરશે પરંતુ પચે જો બંને બનાવો તો તે જ દિશામાં ફરશે જો ખરેખર આ સપ્લાય લાઇનની પોલારીટી બે બદલશો તો પણ મશીન એ જ દિશામાં ફરશે આગળ એક ઉદાહરણ છે તેથી તેની ટર્મિનલ વચ્ચે નો 1Ω રેઝિસ્ટન્સ ધરાવતી સિરીજ મોટર જે ફેન ચલાવે છે જેના માટે ટોર્ક ખરેખર ગતિના વર્ગ ના પ્રમાણમાં હોય છે એનો અર્થ એ કે T એ n ના વર્ગ T230 વોલ્ટના પ્રમાણમાં છે તે 300 rpm પર ચાલે છે અને 15 એમ્પીયર લે છે ફેન ની ગતિ 375 rpm સુધી વધારવી પડશે માફ કરશો વોલ્ટેજ વધારીને વોલ્ટેજ અને જરૂરી કરંટ શોધો આ સમસ્યા છે તેથી 32 વોલ્ટથી તે 300 rpm પર ચાલે છે અને 15 એમ્પીયર લે છે વોલ્ટેજ વધારીને ફેન ની ગતિ 375 rpm સુધી વધારવાની છે વોલ્ટેજ અને જરૂરી કરંટ ને શોધી કાઢો તેથી આપણે જાણીએ છીએ કે ટોર્ક ખરેખર ∅ ∅ ના પ્રમાણમાં છે હવે સિરીજ મોટર માં ∅ એ ∅ ના પ્રમાણસર છે તેનો અર્થ જો ∅ એ ∅ ના પ્રમાણસર હોય તો તેનો અર્થ એ કે ટોર્ક એ આર્મેચર કરંટ ના વર્ગ બરાબર થાય હવે એ પણ આપ્યું છે કે ટોર્ક 1 સ્ક્વેર ના પ્રમાણસર છે જો 1 પ્રારંભિક ગતિ છે અને ∅1 પ્રારંભિક કરંટ છે જ્યારે n2 અને ∅2 એ ગતિ અને કરંટ એ મોટરના નવા ઓપરેશનની ની સ્થિતિ છે તો આપણે લખી શકીએ છીએ કારણ કે તે T એ n ના વર્ગ ના પ્રમાણસર છે તેથી જો પ્રથમ કેસ જો તે T1છે તો બીજો કેસ ટોર્ક T2 છે કહો તો પછી T1 by T2 ∅1 by ∅2 whole square હશે કારણ કે ટોર્ક એ ∅ ના વર્ગ ના પ્રમાણસર છે અને તે આપવામાં આવે છે કે ટોર્ક એ n ના વર્ગ ના પ્રમાણમાં છે તેનો અર્થ એ કે T1 by T2 ∅1 by ∅2whole square n1 by n2whole square આ તે આપેલ સમીકરણ 3 છે હવે આપવામાં આવેલ છે કે તે n 1 300 rpm n2 375 rpm અને ∅ 1 15 એમ્પીયર છે આપેલ આ 2 સમીકરણો માંથી આ 2 સમીકરણો માંથી ∅2 ખરેખર શોધી શકાય છે 75 એમ્પીયર હશે બેક emf 230 થશે પ્રથમ ફેજ કરંટ 15 હતો તેથી 15 1 તેથી 215 વોલ્ટ અને 1 એ 300 એમ્પીયર અને Rse ra છે આપણે કુલ 1 Ω ધારીએ છીએ અને પછી બીજા કિસ્સામાં છે જેમાં ∅2 18 75 એમ્પીયર અને Rse ra એ 1 Ω છે તે આપવામાં આવ્યું છે આ Rse છે અને આ n2 375 rpm છે તેથી Eb 2 V 18 70 75 ra Rse 1 તેથી તે ખરેખર V 18 75 મળશે પરંતુ V આપણે નક્કી કરવું પડશે અને આપણે જાણીએ છીએ કે બેક emf એ ફ્લક્ષ અને ગતિના ગુણાકાર ના પ્રમાણમાં છે તેથી Eb 1 by Eb 2 પ્રથમ શરત અને બીજું શરત છે તે ખરેખર ∅1 1 by ∅2 n2 ∅1 1 by ∅2 n2 લખી શકાય છે કારણ કે સિરીઝ મશીન સિરીઝ મોટરમાં ફ્લક્ષ એ આર્મચર કરંટ ના પ્રમાણમાં છે ત્યાં ∅1 ∅2 ∅1 I 2 મૂળ રીતે છે તેથી અહીં મૂકો તે ∅1 1 ∅2 n2 થશે તેથી આ બધા મૂલ્યને મૂકો કારણ કે આ બધી કિંમતો જાણીતી છે તેથી અને Eb 1 Eb 2 છે Eb 1 215 વોલ્ટ છે અને Eb 2 એ V 18 75 છે તેથી આ બરાબર આ છે તેથી જેમાંથી જો ખરેખર હલ થાય તો ખરેખર V 350 65 વોલ્ટ મળશે હવે આગળ બીજું એક ઉદાહરણ છે તો આ જવાબ છે તેથી સરળ સમસ્યા છે અને તેના માટે સંબંધ હાથ માં રાખવો પડશે તેથી બધું ઉકેલાઈ જશે હવે સિરીઝ ની મોટર કે જેમાં અવગણી શકાય તેવો ફિલ્ડ રેસિસ્ટન્સ છે જ્યારે કોઈ ચોક્કસ લોડ પર ચલાવવામાં આવે ત્યારે 500 વોલ્ટ પર 40 એમ્પીયર લાગે છે જો લોડ ટોર્ક એ સ્પીડ ના ઘન થી બદલાય છે તો ટોર્ક એ n3 ની પ્રમાણમાં છે તો સ્પીડ તેની શરૂઆતી ગતિ થી 80 ઘટાડવા માટે જરૂરી રેસિસ્ટન્સ શોધો તેથી જો શરૂઆતમાં તે n હતું તો પછી તે 0 8 n હશે તેથી ખરેખર તે શોધવાનું છે જેને ખરેખર રેસિસ્ટન્સ કહે છે તેથી સિરીજમોટર માટે ટોર્ક એ આર્મચર કરંટ ના વર્ગ ના પ્રમાણમાં હોય છે જે આપણે જાણીએ છીએ અને આપવામાં આવે છે કે T એ n ના ઘન બરાબર થાય છે તેનો અર્થ એ કે આપણે લખી શકીએ છીએ કે T1 by T2 ∅1by ∅2whole square 1 by n2 whole 3 આ પ્રથમ કેસ અને આ બીજો કેસ હવે ∅1 એ 40 એમ્પીયર આપવામાં આવ્યું છે V 500 વોલ્ટ અને n1 n2 એ 80 તેથી તેને બીજા કેસ કહે છે સ્પીડ એ પ્રથમ કેસ ના 80 છે કારણ કે અમે ગતિ ઘટાડી રહ્યા છીએ તેથી n1 n2 1 0 8 મારો મતલબ કે તે આ જેવું કંઈક છે તે પ્રથમ કેસ જો n હોય અને જો બીજો કેસ હોય તો 0 8 n તેથી n by 0 8 n 1 by 0 8 જે અહીં લખ્યું છે તેથી જો તેનો અર્થ એ કે આ આપેલ ડેટા છે તેથી 40 squarEby ∅2 square 1 by 0 8 3 જેમાંથી અમને ∅ 2 28 62 એમ્પીયર મળે છે હવે આપણે જાણીએ છીએ કે Eb 1 એ 500 વોલ્ટ છે પ્રથમ કેસ આપવામાં આવે છે બીજો કેસ માં કેટલાક રેસિસ્ટન્સ R દાખલ થાય છે તેથી 500 ∅2 r પહેલા ની જેમ 5 1 1 by ∅2 n2 ∅1 1 by ∅2 n2 પહેલા ની જેમ 40 1 જેટલું જ છે મારો અર્થ ∅1 એ 40 ∅2 એ 28 65 40 by 28 62 1 by n2 જે ખરેખર 1 0 તેથી જો ખરેખર હલ થાય તો ખરેખર R 7 47 Ω મળશે તેથી આ જવાબ છે આ આટલો રેસિસ્ટન્સ ઉમેરવો પડશે તેથી આગળ A2 250 વોલ્ટ શંટ મોટરમાં ra 0 5 Ω અને Rf ફીલ્ડ રેઝિસ્ટન્સ 250 છે જ્યારે લોડ પર ચાલતા જે ટોર્ક કોંસ્ટંટ લે છે તે ટોર્ક આપવામાં આવે છે કોંસ્ટંટ 30 એમ્પીયર લે છે અને 500 rpm પર ચાલે છે તે વધારવા માટે ઇચ્છિત છે 750 rpm મોટરની સ્પીડ તેથી 500 થી 750 ખરેખર ગતિ વધારવી પડશે કયા રેઝિસ્ટન્સ દાખલ કરવું જોઈએ શન્ટ ફીલ્ડ સર્કિટ તેથી શરૂઆતમાં જ્યારે આ શરૂઆતમાં સર્કિટમાં એક રેઝિસ્ટન્સ હતો તેથી ra 0 Rf 2 50 ∅1 30 એમ્પીયર 1 500 rpm તેથી બધું આપવામાં આવે છે તેથી આપેલ છે કે લોડના ટોર્ક કોંસ્ટંટ છે તેથી ટોર્ક એ એક કોંસ્ટંટ અને બેક emf પ્રથમ કિસ્સામાં Eb 1 એ V ∅1ra હશે તેથી V250 ∅ 130 અને ra 0 તેથી પ્રથમ કિસ્સામાં 230 વોલ્ટ હવે બીજા કિસ્સામાં આપણે સ્પીડ 750 rpm સુધી વધારવી પડશે તેથી અહીં એક રેઝિસ્ટન્સ R દાખલ કરવામાં આવ્યો હતો અમારે તે શોધવાનું છે R શું છે જ્યારે 750 rpm પર દોડતા હોય ત્યારે આર્મેચર માં કરંટ ને તે સમયે ∅2 છે તેથી તેનો અર્થ એ કે Eb 2 V ∅2 ra તેથી ra 0 તેથી Eb 2 250 0 ∅2 આ બીજા કેસનો સર્કિટ ડાયાગ્રામ છે હવે આપણે જાણીએ છીએ કે બેક Emf એ ∅ n ની પ્રમાણમાં છે અથવા પહેલા જેવું જ છે આપણે Eb 1 by Eb 2 ∅1 1 by ∅2 n2 લખી શકીએ છીએ તેથી જો ખરેખર જો n1એ 500 rpm પ્રથમ કેસ છે અને n2 750 છે તેથી 500 by 750 ∅1 by ∅2 જે 2 ∅1by 3 ∅ 2 છે આ સમીકરણ 3 છે હવે ટોર્ક તે ∅ ∅ ના પ્રમાણમાં આપવામાં આવે છે પરંતુ ટોર્ક કોંસ્ટંટ રહે છે પરંતુ ટોર્ક કોંસ્ટંટ રહે છે તેથી T1 T2 નો અર્થ એ કે ∅1 ∅1 I 1 ∅ 1 ∅2 ∅2 કારણ કે ટોર્ક કોંસ્ટંટ રહે છે પ્રથમ કેસ જો તે ∅1 ∅1 સેકન્ડ કેસ ∅2 ∅2 છે જેમાંથી અમને ∅1by ∅ 2 ∅2by I 1 ∅2by 30 મળશે કેમ કે ∅ 1 30 એમ્પીયર તેથી સમીકરણ 1 2 3 4 માંથી તેથી સમીકરણ 1234 પરતી તેથી ખરેખર આ ઇટાલિક હશે આ સમીકરણ ૧ છે આ સમીકરણ ૨ છે અને આ સમીકરણ 3 છે આ રીતે કેટલાક કરેક્શન છે તેથી જો ખરેખર સમીકરણ 1234 માં આ બધા ને મૂકવામાં આવે તો આપણ ને મળશે 235 by 250 0 તેથી જો ખરેખર આ ચતુર્ભુજ સમીકરણ હલ કરવામાં આવે તો એક ઉપાય શક્ય નહીં હોય અને જવાબ હશે ∅ 2 46 એમ્પીયર તેથી થોડી પ્રેક્ટિસ જરૂરી છે તેથી હવે આકૃતી a માંથી આપણ ને ∅ 1 250 by 51 એમપીયર મળે છે કારણ કે જો આ આકૃતી માં જોઈએ જોઈએ તો આ 250 વોલ્ટ છે અને આ 250 છે તેથી પ્રથમ કિસ્સામાં ફિલ્ડ કરંટ 1 એમ્પીયર 250 by 250 હતું અને બીજા કિસ્સામાં આકૃતી a મુજબ આ ફિલ્ડ કરંટ ∅1 250 by 251 એમ્પીયર થશે પરંતુ બીજો કેસ માં ∅2 250 by R f Rf થશે તો 250 R 250 એમ્પીયર હવે સમીકરણ 4 તેથી ∅1 ∅ 1 ∅2 ∅ 2 તેથી આપણે જાણીએ છીએ કે ફ્લક્સ એ ફિલ્ડ કરંટ ના પ્રમાણસર છે તેથી અમે ∅1by ∅ 2 ∅1by ∅ 2 ∅2by ∅ 1 છે હવે ∅2 મૂકો જે 46 છે અમને ∅1 30 મળ્યું છે તેથી 1 by ∅ 2 46 by 30 પરંતુ ∅ 2 250 by R 250 છે તો 46 ભાગ્યા 30 તેથી તે 30 ભાગ્યા 46 થઈ જશે તેથી R માટે આનો ઉકેલ લાવ્યા પછી ખરેખર R 134 Ω મળશે આ જવાબ છે તેથી આગળ તે ઉદાહરણ 6 છે એક 6 પોલ લેપ થી જોડાયેલ 230 વોલ્ટ શંટ મોટરમાં 410 આર્મેચર કંડક્ટર છે તે ફુલ લોડ પર 41 એમ્પીયર લે છે પોલ દીઠ ફ્લક્ષ 0 05 વેબર આપવામાં આવે છે ra 0 1 Ω અને ફિલ્ડ રેસિસ્ટન્સ Rf 32 છે કોંટેક્ટ બ્રશ દીઠ ડ્રોપ 1 વોલ્ટ આપેલ છે તેથી ત્યાં 2 બ્રશ હશે તેથી સામાન્ય રીતે તે કુલ 2 વોલ્ટ હશે તે બ્રશ દીઠ આપવામાં આવે છે ફુલ લોડ પર મોટરની સ્પીડ શોધો તેથી લેપ કનેક્ટેડ પોલ 6 આપવામાં આવેલ છે તેથી લેપ કનેક્શન માટે પેરેલલ પાથ માટે A P 6 હશે તેથી Z 410 આપવામાં આવેલ છે તે કંડક્ટર ની સંખ્યા છે આ કરંટ IL ને 41 એમ્પીયર આપવામાં આવે છે ફ્લક્સ 0 05 વેબર આપવામાં આવે છે ra આર્મચર રેસિસ્ટન્સ 0 1 Ω અને ટર્મિનલ વોલ્ટેજ V એ 230 વોલ્ટ આપવામાં આવેલ છે Rf 230 Ω આપવામાં આવેલ છે તેથી આ બધુ ખરેખર અહીં મૂકો અને ત્યાં 2 બ્રશ છે તેથી ડેલ્ટા E ખરેખર 2 વોલ્ટ હશે તો શું થશે પ્રથમ ખરેખર ફિલ્ડ કરંટ ∅ શોધો કર્સર V ને જુઓ જે 230 by 230 1 એમ્પીયર છે હવે આર્મેચર કરંટ માટે આ આ બિંદુએ ખરેખર KCL લાગુ કરો તેથી ∅ I L ∅ થશે તેથી 41 1 તેથી 40 એમ્પીયર હવે આ કિસ્સામાં બ્રશ કોંટેક્ટ ડ્રોપ 1 વોલ્ટ દીઠ આપવામાં આવે છે તેથી Eb ખરેખર V ∅ ra છે જે તમે જાણો છો પરંતુ તે ધ્યાનમાં રાખવું પણ આ ડ્રોપ ની ડેલ્ટા E માથી બાદબાકી કરવી પડશે જેથી ત્યાં કોઈ નાની ભૂલ ન હોવી જોઈએ તેથી પરંતુ ડેલ્ટા E ખરેખર 2 વોલ્ટ હશે કારણ કે બ્રશ દીઠ 1 વોલ્ટ એટલે કે તે 1 2 છે કર્સરને જુઓ 1 2 વોલ્ટ તેનો અર્થ 230 40 0 1 2 તેથી હવે આપણે Eb 224 વોલ્ટ પણ જાણીએ છીએ અને Eb ∅ Z n by 60 P by A પણ જાણીએ છીએ તેથી તે ∅ એ 0 05 વેબર છે Z એ 410 છે n 60 P એ લેપ કનેક્શન છે તેથી A P તેથી 6 by 6 224 તેથી n 655 6 rpm તો આ જવાબ છે તેથી આ સમસ્યાઓ ખૂબ જ સરળ છે ફક્ત ખરેખર આ કોર્સ સાથે થોડું ધ્યાનમાં રાખવું પડશે મારો મતલબ કે જે આપણે થોડી ચર્ચા આ કોર્સ માં કરી તે હવે પૂર્ણ થશે તેથી ખાસ કરીને પ્રથમ વર્ષના સ્તરે સિંગલ ફેજ ટ્રાન્સફોર્મર આવરી લેવામાં આવ્યું છે અને ઇન્ડક્શન મશીન અને DC મોટર નો મેં સ્પર્શ કર્યો છે તેથી પ્રથમ વર્ષ ને ધ્યાન માં રાખીને હું બહુ વિગતવાર ગયો નથી ખરેખર પ્રથમ વર્ષમાં આ કોર્સ કોઈ પણ આ લઈ શકે છે પરંતુ તે માત્ર મૂળભૂત બાબત છે અમે ચર્ચા કરી છે કંઈપણ વિગતવાર નથી